આગળ જણાવ્યું તેમ IaaS PaaS કે SaaS એમ વિવિધ પ્રકારની સર્વિસ પૂરી પાડતા ઘણા ઓપન સોર્સ ક્લાઉડ તેમજ વ્યવસાયિક ક્લાઉડ ઉપલબ્ધ છે આવા એક વધુ ક્લાઉડ વિશે આજે આપણે ચર્ચા કરીશું અહીં પણ મુખ્ય હેતુ એ છે કે એક વ્યાવસાયિક કલાઉડ કેવી રીતે કામ કરે છે તેનો તમને ખ્યાલ આપવો જેથી તમે જાતે પ્રયત્ન કરીને આ માટેનો અનુભવ મેળવી શકો તો આજે આપણે ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ વિશે ટૂંકમાં ચર્ચા કરીશું અને તમારી એપ કેવી રીતે વિકસાવવી અને તેને ગૂગલના વૈશ્વિક ક્લાઉડ પ્લેટફોર્મ પર કેવી રીતે હોસ્ટ કરવી તેનું તમને એક નાનું નિદર્શન આપીશું ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ એ યુઝર માટે વાપરવામાં ખૂબ સરળ છે ફરીથી જણાવીશ કે કોઈ વ્યાવસાયિક ક્લાઉડ વાપરવા માટે અહીં કોઈ ખાસ હેતુ કે ઈરાદો નથી પરંતુ કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય તેનો ખ્યાલ મેળવવા માટે આ ઉદાહરણ નો અભ્યાસ કરીશું અમે આ માટે વિનામૂલ્યે મળેલું એકાઉન્ટ વાપરીશું તમે પણ તે મુજબ કરી શકો આપણે જાણીએ છીએ તેમ ગૂગલ ની હાજરી વિશ્વ વ્યાપી છે અને તેના ડેટા સેન્ટર્સ પણ સમગ્ર વિશ્વમાં પથરાયેલા છે ગૂગલ કલાઉડ પ્લેટફોર્મ પણ વિવિધ પ્રદેશો જેમકે નોર્થ અમેરિકા UK એશિયા વગેરે જગ્યાએ ફેલાયેલા છે આ વિતરીત પ્રદેશો છે અને દરેક પ્રદેશમાં કેટલાક ક્ષેત્ર છે તો આમ આ બધા ભૌગોલિક રીતે વહેચાયેલા છે તો અહીં ઘણી સર્વિસ પાસે વૈશ્વિક દ્રશ્ય છે ઘણી સર્વિસ પાસે ક્ષેત્રીય અને માળખાકીય દ્રશ્ય છે તો બધા મુદ્દાઓ ને આધાર સ્તંભ બનાવી આપણે જોઇશું કે ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ કેવી રીતે કામ કરે છે GCP એ સર્વિસીસનો એવો સમૂહ છે જે યુઝરને ગૂગલના વિશ્વસનીય માળખા પર એપ્લિકેશનને વિકસાવવા તેને ચકાસવા અને પછી ડિપ્લોય કરવાની સગવડ પૂરી પાડે છે અહીં આપેલ માહિતી અમે cloud com developers com વગેરે જેવા સ્ત્રોત પરથી લીધેલી છે ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ એ મોડ્યુલર ક્લાઉડ બેસ્ડ સર્વિસ નો સમૂહ છે જે તમને સરળ વેબસાઇટથી લઈને જટિલ એપ્લિકેશન બનાવવા માટેની સગવડ આપે છે એટલે કે તમે તમારી વેબસાઈટને આ ક્લાઉડ પર હોસ્ટ કરી શકો કે કોઈ જટિલ એપ્લિકેશનને તેના પર રન કરી શકો થોડા વધુ બહોળા પાસા તરફ જોઈએ તો બિલ્ડ સ્ટોર અને એનાલાઇઝ એ તેમના ત્રણ સૂત્ર છે આ પૂરું પાડવા માટે ગૂગલ પાસે કમ્પ્યુટ પ્રકારની સર્વિસ છે આ ગૂગલ એપ એન્જિન કે જે PaaS છે તથા કમ્પ્યુટ એન્જિન કે જે IaaS પ્રકારની સર્વિસ છે તેના દ્વારા પુરી પડાય છે સ્ટોરેજ સર્વિસીસમાં ક્લાઉડ સ્ટોરેજ ક્લાઉડ SQL અને ક્લાઉડ ડેટા સ્ટોર નો સમાવેશ થાય છે તે સિવાય BigQuery CloudEndpoints વગેરે જેવી સર્વિસીસ છે GCP ના પોર્ટલ પર સર્વિસ નું લિસ્ટ આપેલું છે જેમાં વખતોવખત સુધારો વધારો કરવામાં આવતો રહે છે તમારી એપ્લિકેશન રન કરવા માટે તમારી સાઈટને ગૂગલ ના માળખા પર હોસ્ટ કરવા માટે ગૂગલ સપોર્ટ કરે છે આ એ જ માળખું છે જે ગૂગલ ને થોડી મિલી સેકન્ડ માં કરોડો પરિણામ સર્ચ કરવા માટે સક્ષમ બનાવે છે એટલે કે આ મૂળભૂત માળખું છે જે દર મહિને લગભગ 6 બિલિયન કલાકના youtube વિડીયો ને તેમજ લગભગ 425 મિલિયન gmail યુઝર્સને સેવા પૂરી પાડે છે તો તમે જ્યારે ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરો ત્યારે તમે પણ આ જ પ્રકાર નું માળખું વાપરો છો તે વૈશ્વિક સ્તરે નેટવર્ક થી કનેક્ટેડ તેમજ મોટે પાયે રીડન્ડન્ટ છે અને ગૂગલ આમાં નવા ફેરફારો કરે રાખે છે યુઝરના દૃષ્ટિકોણથી જોઈએ તો તેનું ધ્યાન એ વાત પર હોય છે કે તે સિસ્ટમના વહીવટની ચિંતા કર્યા સિવાય પોતાની એપ્લિકેશન કે પ્રોડક્ટ નો ઝડપી વિકાસ ડિપ્લોયમેન્ટ તેમજ પુનરાવર્તન કરી શકે આ બધી વસ્તુઓ નું ધ્યાન બેક એન્ડ સર્વિસ પ્રોવાઇડર દ્વારા રાખવામાં આવે છે જે આ કિસ્સામાં ગૂગલ છે ગૂગલ તમારી એપ્લિકેશન ડેટાબેઝ અને સ્ટોરેજ સર્વરનો વહીવટ કરે છે તેથી તમારે તેની ચિંતા ન કરવી પડે તો આમ મેનેજ થયેલ સર્વિસ ડેવલપર ટૂલ્સ અને SDKs કોન્સોલ તથા એડમિનિસ્ટ્રેશન જેવી સગવડો અહીં મળે છે ઉપલબ્ધ સર્વિસીઝ માંથી તમે તમારી જરૂરિયાત મુજબની કોઈપણ સર્વિસીઝ પસંદ કરી તેમને એકબીજા સાથે ભેગી કરીને વાપરી શકો તે માટેની સગવડ ગૂગલ પ્લેટફોર્મ પૂરી પાડે છે તમારી એપ્લિકેશનના માળખા માટે જરૂરી હોય તેવી બધી જ સર્વિસીઝ ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે જેમ કે વર્ચુઅલ મશીન મેનેજ્ડ પ્લેટફોર્મ બ્લોબ સ્ટોરેજ બ્લોક સ્ટોરેજ NoSQL ડેટા સ્ટોર MySQL ડેટાબેઝ Big data analytics વગેરે તો અહીં આ સર્વિસીઝ માંથી તમે ઈચ્છો તેટલી સર્વિસીઝ પસંદ કરી શકો છો અને તેમના એકબીજા સાથે ના મિશ્રણ નો ઉપયોગ કરીને તમારી એપ્લિકેશનને ડેવલપ તથા લોન્ચ કરી શકો છો તો કમ્પ્યુટ સ્ટોરેજ અને બીજી બધી સર્વિસીઝ તેના કેન્દ્રમાં છે અને તમારા ઉદ્દેશ્યને પૂરો પાડવા માટે તમે આમાંથી તમારી જરૂરિયાત મુજબની ગમે તેટલી સર્વિસીઝ નો ઉપયોગ કરી શકો છો અહીં પૂરા પાડવામાં આવતાં બીજા ફાયદાઓ માં એક છે કે સ્કેલ ટુ મિલિયન્સ ઓફ઼ યુઝર્સ ગૂગલ પાસે યૂઝર્સનો ખૂબ બહોળો સમુદાય છે અને આ યુઝર્સ ની માંગણીઓ સંતોષી શકે તે માટે તેની પાસે જરૂરી માળખું પણ છે તમે પણ આ માળખાનો ઉપયોગ કરો છો આથી ખૂબ વધુ માંગણીવાળા વર્કલોડ ને સંતોષી શકવા માટે કલાઉડ પ્લેટફોર્મ પર હોસ્ટ કરેલી એપ્લિકેશન્સ નું કદ આપોઆપ વધે છે અને માંગણી ઘટે ત્યારે આ કદ આપોઆપ ઘટે છે જે પે એસ યુ ગો મોડલ પૂરું પાડે છે જ્યાં તમે જેટલા સંસાધનો વાપરો તેનું જ મૂલ્ય ચૂકવો છો સ્કેલ અપ કલાઉડ પ્લેટફોર્મ ગૂગલ ની પોતાની સર્વિસીસ ની જેમ જ બીજી સર્વિસીસ નું કદ વધારવા માટે બનાવાયુ છે જ્યારે તમારી એપ્લિકેશન પર ના ટ્રાફિકમાં ખૂબ મોટો વધારો થાય ત્યારે ગૂગલ એનો વહીવટ એ જ રીતે કરે છે જે રીતે ગૂગલની પોતાની એપ્લિકેશનનો વહીવટ થાય છે આમ ગૂગલ એપ એન્જિન કે ક્લાઉડ ડેટા સ્ટોર જેવી મેનેજ્ડ સર્વિસીસ તમને માંગણી કે યુઝરના વધવા સાથે એપ્લિકેશન ના અનુરૂપ વિકાસની ક્ષમતા આપે છે તો આમ મેનેજ્ડ સર્વિસીસ જેવીકે ગૂગલ એન્જિન કે કલાઉડ ડેટા સ્ટોર એપ્લિકેશનની માંગણીમાં થતા વધારા કે ઘટાડા ને અનુરૂપ જે તે એપ્લિકેશનના કદમાં પણ આપોઆપ વધારો કે ઘટાડો કરે છે આથી જ્યારે માગણીમાં ઘટાડો થાય ત્યારે જે સંસાધનો ની જરૂરિયાત નથી તેને રિલીઝ કે ડીએક્ટિવેટ કરી દેવામાં આવે છે જેથી તે સંસાધનો માટે નું મૂલ્ય તમારે ચૂકવવું પડતું નથી તેઓ એવો પણ દાવો કરે છે કે ગૂગલ કલાઉડ પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને આપણે સારી કામગીરી કે પછી આપણા રોકાણ પર સારું વળતર મેળવી શકીએ છીએ ગૂગલનું કમ્પ્યુટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તમને કન્સીસ્ટન્ટ CPU દુનિયાના કોઈપણ ખૂણે રહેલ યુઝરની માંગણીને ઝડપથી સંતોષી શકે છે જો તમે બિઝનેસ યુઝર છો કે તમારી એપ્લિકેશન કે સર્વિસનો યૂઝર દુનિયાના બીજા છેડે છે તો તેમને પણ ગૂગલની આ સ્કેલ અપ પ્રકારની વ્યવસ્થાનો લાભ મળે છે આ લાભ cpu ના વપરાશનો હોઈ શકે મેમરી ડિસ્ક નો હોઈ શકે કે પછી વૈશ્વિક નેટવર્ક નો હોઈ શકે તે એપ્લિકેશન કે માળખાના પારદર્શક વહીવટ માં પણ હોઈ શકે આ સિવાય તમને બીજી બાબતોમાં પણ સપોર્ટ મળે છે જેમકે યુઝર્સનો વિશ્વવ્યાપી સમુદાય પાર્ટનર ecosystem અને પ્રીમિયમ સપોર્ટ પેકેજિસ ગૂગલ તમને શરૂઆતથી જ સંસાધનો ની આખી શ્રેણી પૂરી પાડે છે એટલે કે તમે વૈશ્વિક પ્લેટફોર્મ પર તમારી એપ્લિકેશન લોન્ચ કરો ત્યારથી google નો પૂરેપૂરો સપોર્ટ મળે છે જેને કારણે વહીવટ અને દેખરેખ ને લગતી ઘણી ખરી બાબતો વિશે તમારે ચિંતા કરવાની રહેતી નથી વળી તમે જેટલો ઉપયોગ કરો તે મુજબ જ મૂલ્ય ચૂકવવાનું રહે છે Google કલાઉડ પ્લેટફોર્મ ની કમ્પ્યુટ સર્વિસમાં એક છે કમ્પ્યુટ એન્જિન અને બીજું છે એપ એન્જિન એક મુખ્યત્વે IaaS પ્રકારનું છે અને બીજું PaaS છે ક્લાઉડ પ્લેટફોર્મ જે પ્લેટફોર્મ પૂરું પાડે છે તેનો પૂરેપૂરો વહીવટ ક્લાઉડ દ્વારા થાય છે તેમજ તે ફ્લેક્સિબલ વર્ચુઅલ મશીન પૂરું પાડે છે જે તમને તમારી જરૂરિયાત મુજબ ની સિસ્ટમ પસંદ કરવાની સગવડ આપે છે એટલે કે તમે તમારી મરજી મુજબ વર્ચુઅલ મશીન કન્ફિગર કરી શકો છો તમે જ્યારે માત્ર તમારા કોડ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માંગો છો અને પેચિંગ મેન્ટેનન્સ વગેરે બાબતો ની ચિંતા કરવા માંગતા નથી ત્યારે એપ એન્જિન કે PaaS પ્રકારની સર્વિસ પસંદ કરો કમ્પ્યુટ એન્જિન થી વર્ચુઅલ મશીન માં પ્રવેશ મેળવો અને તેનો ઉપયોગ કરીને તમારી જરૂરિયાત મુજબ એપ્લિકેશન વિકસાવવી કે લોડ કરવી વગેરેની સરળતા મેળવી શકો છો તથા તેમાંથી IaaS પ્રકારની સર્વિસ પણ લઈ શકો છો બીજો મુદ્દો છે સ્ટોરેજ અહીં વિવિધ પ્રકારના સ્ટોરેજ ઉપલબ્ધ છે જેમકે ક્લાઉડ સ્ટોરેજ ક્લાઉડ SQL ક્લાઉડ ડેટા સ્ટોર તેમજ persistent ડિસ્ક Google cloud platform દ્વારા પૂરી પડાતી આ વિવિધ વસ્તુઓ છે તે સર્વિસીસ ની શ્રેણી પૂરી પાડે છે જેનો ઉપયોગ કરીને તમારા ડેટા નો સરળતાથી વહીવટ તેમજ ઉપયોગ થઈ શકે છે આ કલાઉડ SQL અને ડેટા સ્ટોર સાથેની સર્વિસીસ છે તમને mySQL અને noSQL ડેટાબેઝ મળે છે ક્લાઉડ સ્ટોરેજ વૈશ્વિક વસ્તુઓ માટેનો ફ્લેક્સિબલ ઓબ્જેક્ટ સ્ટોરેજ પૂરો પાડે છે જે mySQL તેમજ noSQLજેવા ડેટાબેઝમાં વાપરી શકાય છે હવે છેલ્લે છે એપ સર્વિસીસ જેમકે બીગ ક્વેરી આ Google APIs સાથેની એપ સર્વિસીસ છે જેનો ઉપયોગ કરીને તમે તમારી એપ્લિકેશન માટે કાર્યક્ષમતાની મોટી શ્રેણી નો ઝડપથી ઉપયોગ કરી શકો છો તો તમે આ એપ સર્વિસ વાપરીને તમારી એપ્લિકેશન બનાવી શકો છો ગૂગલ પ્લેટફોર્મ ના સરળ સંકલન નો લાભ લઈને તમે તમારી એપ બનાવી શકો છો અને તમારે બધું જ શરૂઆતથી કરવાની જરૂર રહેતી નથી આમ એપ એન્જિનમાં કેટલાક APIs હોય છે જે તમારી પોતાની એપ્લિકેશન ડેવલપ કરવા માટે ઉચ્ચાલન પૂરું પાડે છે તો ગૂગલ કલાઉડ પ્લેટફોર્મ ના મુખ્ય ભાગ કયા કયા છે તેનો આ એક ઝડપી વિહંગાવલોકન હતું આ વિશેની વધુ માહિતી તેમજ તે કઈ રીતે કામ કરે છે તે જાણકારી તમને તેની વેબસાઇટ પરથી મળી રહેશે પણ મેં આગળ જણાવ્યું તેમ અમારો હેતુ એક વ્યવસાયિક ક્લાઉડ કઈ રીતે કામ કરે તે તમને જણાવવાનો હતો તો અહીં પણ અમે તમને એના બે ઉદાહરણ બતાવીશું તમે સમગ્ર વસ્તુને જુઓ તો આ ક્લાઉડ પ્લેટફોર્મ સર્વિસિસ છે જ્યાં યુઝર પોતાની એપ્લિકેશન ને ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ પર ફેરવી શકે છે તેમજ વધુ સારી કામગીરી માટે google એપ એન્જિનનો ઉપયોગ કરી શકે છે વળી એપ્લિકેશન ના યુઝર ની સંખ્યા મુજબ એપ્લિકેશન નું કદ વધારી કે ઘટાડી શકાય છે તથા APIs નો ઉપયોગ કરીને ગૂગલ સર્વિસીઝ ને તમારી એપ્લિકેશન સાથે સાંકળી શકાય છે તો તમારી એપ્લિકેશન તમારા સ્થાનિક પરિસરમાં રન થતી હોય કે કલાઉડ પર રન થતી હોય તમે APIs નો ઉપયોગ કરીને ગૂગલ સર્વિસને તેની સાથે સાંકળી શકો છો ગૂગલ એપ એન્જિન ગૂગલ એન્ડ પોઇન્ટ Google API વગેરે અગત્યનો ભાગ ભજવે છે મેં આગળ જણાવ્યું તેમ એક ક્લાઉડ સામાન્ય રીતે કઈ રીતે કામ કરે છે તે બતાવવા માટે ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ માટેના બે ઉદાહરણ આપણે જોઇશું તમે તમારી જાતે પ્રયત્ન કરી શકો છો અને વધુ જટિલ પ્રયોગ કરી શકો છો અહીં બે સરળ ઉદાહરણ લીધા છે એક છે તમારું વેબપેજ ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ પર હોસ્ટ કરવું તમારી પાસે જો એક સ્થાનિક વેબપેજ બનાવેલું હોય અને તેને ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ પર હોસ્ટ કઈ રીતે કરવું અને આ માટે ગૂગલનું સ્ટોરેજ કઈ રીતે વાપરવું બીજું ઉદાહરણ છે ગૂગલ એપ એન્જિન વાપરીને તમારી વેબ એપ્લિકેશન બનાવવી અહીં આપણે ગૂગલ એપ એન્જિનની સર્વિસનો ઉપયોગ કરીને વેબ એપ્લિકેશન બનાવીશું હું માનું છું કે આ બે સરળ ઉદાહરણ ની મદદથી તમને નાની એપ્લીકેશન બનાવવામાં અને વ્યવસાયિક ક્લાઉડનો ઉપયોગ શીખવામાં મદદ મળશે